ગતિશીલ ચાર્જથી રેડિયેશન I આ વિદ્યુતચુંબકીય થિયરી કોર્સ ના પરિચય પરનું આ અંતિમ વ્યાખ્યાન છે તમે આ કોર્સમાં ઇલેક્ટ્રોસ્ટેટિક વિશે મેગ્નેટોસ્ટેટિક વિશે શીખ્યા છો પછી આપણે ગતિશીલતા ના ભાગમાં આવ્યા અને શીખ્યા કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જ્યારે સમય સાથે બદલાય છે ત્યારે તે એકબીજામાં કેવી રીતે વધારો કરી શકે છે આપણે એ પણ શીખ્યા કે તેઓ કેવી રીતે એકબીજાને ટકાવી રાખે છે અને ડિસ્ટર્બન્સ ને વધારે છે જે પ્રસારીત થઇ શકે છે તેને રેડિયેશન કહેવાય છે જ્યાં સુધી આપણે આ રેડિયેશન કેવી રીતે થાય છે તે ના જોઈએ ત્યાં સુધી EM થિયરીનો કોઈ પણ કોર્સ પૂર્ણ ન થાય તેથી આ અંતિમ વ્યાખ્યાનમાં હું તમને વિદ્યુતચુંબકીય રેડિયેશન કેવી રીતે ઉદભવે છે તેનું ગુણાત્મક વર્ણન આપવા જઈ રહ્યો છું તમે બધા તમારા અગિયારમાં બારમાં ધોરણમાં જોયું હશે ખાસ કરીને બોહર મોડેલ Bohr's model ના સંબંધમાં કે કોઈ પણ ગતિશીલ ચાર્જ રેડિયેટ થાય છે અને તેથી બોહર મોડેલમાં જો તે ચાર્જ ભ્રમણકક્ષા માં ફરતો હોય તો અણુ અસ્થિર થશે કારણકે તે ગતિશીલ છે તેથી હું આ વ્યાખ્યાનમાં બતાવવા માંગું છું કે કેવી રીતે ચાર્જની ગતિશીલતા રેડિયેશન તરફ દોરી જાય છે શરૂઆતમાં ચાલો જોઈએ કે બિન ગતિશીલ ચાર્જ કેમ રેડિયેટ થતો નથી તો ચાલો આપણે અચળ વેગ v સાથે ગતિમાન હોય એવો એક પોઇન્ટ ચાર્જ q જોઈએ હું આ વ્યાખ્યાનને v ના મેગ્નીટ્યૂડ પર કેન્દ્રિત કરીશ જે પ્રકાશની ગતિ c કરતાં ઘણું ઓછું છે પહેલાનાં એક વ્યાખ્યાન અથવા અસાઇનમેન્ટ માં તમે જોયું હતું કે ગતિશીલ ચાર્જ તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે તેથી આ ચાર્જ q જેને આપણે પોઝિટિવ માનીએ છીએ માની લો કે તે જમણી દિશા તરફ આગળ વધી રહ્યું છે તેમાં B ક્ષેત્ર હશે જે ટોચ પરથી તળિયે જઈ રહ્યું છે અને જેમ તમે દૂર જતા જાઓ મેગ્નીટ્યૂડ ઓછું થતું થાય છે અને જો આ c ની તુલનામાં v નું મેગ્નીટ્યૂડ ઘણું ઓછું હોય તો હું E ક્ષેત્રને રેડિઅલી બહાર લઈ શકું છું તો અહીં તમે જોશો કે પોઇન્ટિંગ વેક્ટર S એવો હશે કે તે પાવર ને લેતો નથી અને તેથી તે રેડિયેટ થતું નથી આને જોવાની એક બીજી સુંદર રીત પણ છે જે આ છે અહીં આ ચાર્જ અચળ વેગ સાથે આગળ વધે છે ચાલો આપણે આ ચાર્જ સાથે એક ફ્રેમ જોડીએ આ ફ્રેમને હું લાલ લાઇન x y z સાથે બનાવું છું અને આ ફ્રેમ પણ અચળ વેગ v સાથે આગળ વધી રહી છે અને અહીં આ મારી ગ્રાઉન્ડ ફ્રેમ છે તેથી આના સંદર્ભમાં ગ્રાઉન્ડ ફ્રેમ પણ વેગ v સાથે આગળ વધી રહી છે જો કે આ લાલ ફ્રેમ કે જે ગતિશીલ ફ્રેમ છે જયાં સ્થિર સ્થિતિમાં છે તેથી આ ચાર્જને લીધે વિદ્યુતક્ષેત્ર રેડિઅલી બહાર જશે અને ત્યાં કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી અને તેથી કોઈ રેડિયેશન નથી તેથી ચાલો આ લખીએ ગતિશીલ ફ્રેમમાં કોઈ રેડિયેશન નથી જો કે આ ફ્રેમ ગ્રાઉન્ડ ફ્રેમના સંદર્ભમાં અચળ વેગ સાથે આગળ વધી રહી છે અને તેથી તે એક ઇનર્શિયલ ફ્રેમ છે અને તેથી બંને ફ્રેમનું ભૌતિકશાસ્ત્ર સમાન હોવું જોઈએ અને તેથી આ સૂચવે છે કે જો ગતિશીલ ફ્રેમમાં કોઈ રેડિયેશન ન હોય તો આ દર્શાવે છે કે ગ્રાઉન્ડ ફ્રેમમાં પણ કોઈ રેડિયેશન નથી આમ અચળ ગતિ સાથેનો ચાર્જ રેડિયેટ થશે નહીં ચાલો હવે બતાવીએ કે ગતિશીલ ચાર્જ રેડિયેશન કેવી રીતે આપે છે તેથી હવે આપણે બતાવવા માંગીએ છીએ કે એક ગતિશીલ ચાર્જ રેડિયેશન આપે છે જો તમે ભૌતિકશાસ્ત્ર અથવા વિદ્યુતચુંબકીય સિદ્ધાંત નો એડવાન્સ કોર્સ કરશો તો તમે પોટેન્શિયલ અને તે બધા દ્વારા આના જટિલ ગાણિતિક ડેરિવેશન જોશો અહીં વર્ણન ઘણું ગુણાત્મક છે તેથી ચાલો આપણે આ મુખ્ય ગુણધર્મો સમજીએ કે જેનો હું રેડિયેશન માટે ઉપયોગ કરવા જઈ રહ્યો છું રેડિયેશનમાં વિદ્યુતક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B બંનેની પ્રસરણની દિશા સાથે લંબરૂપ હોય છે આપણે આ પાછલા બે વ્યાખ્યાનોમાં જોયું છે બીજું છે જો ત્યાં પાવર p સાથે પોઇન્ટ ચાર્જ રેડીએટ થઈ રહ્યો હોય તમે જેમ જેમ વધુ દૂર જાઓ તે જ પાવર મોટા વિસ્તારમાં જવાનું શરૂ કરે છે અને એકમ ક્ષેત્ર દીઠ પાવર પોઇન્ટિંગ વેક્ટર હોય છે જે E2ના સમપ્રમાણમાં છે તેથી પોઇન્ટિંગ વેક્ટર અથવા રેડિયેશનના પોઇન્ટ સોર્સથી એકમ ક્ષેત્ર દીઠ પાવર એ 1r2ના સમપ્રમાણમાં છે જ્યાં r એ પોઇન્ટ સોર્સથી અંતર છે અને આ સૂચવે છે કે E ક્ષેત્ર 1r ના સમપ્રમાણમાં છે ચાલો આપણે આ ચિત્રથી જોઈએ અહીં એક પોઇન્ટ સોર્સ છે આપણે તેને અહીં લીલા રંગથી બનાવીએ પછી r અંતરે જો રેડિયેશન આ તરફ હોય તો મારી પાસે E ક્ષેત્ર હશે કાં તો અહીં બતાવ્યા પ્રમાણે હશે અથવા કાગળની અંદરની તરફ હશે બીજા શબ્દોમાં કહીએ તો તે પ્રસારની દિશાને લંબ છે અને E ક્ષેત્ર 1r ના સમપ્રમાણમાં છે જો હું બતાવી શકું કે ગતિશીલ ચાર્જ મને પ્રોપગેટિંગ ડિસ્ટર્બન્સ આપે જેના માટે E ક્ષેત્ર 1r બરાબર હોય અને અને પ્રસારની દિશા લંબ હોય મેં બતાવ્યું કે રેડિયેશન થાય છે તો ચાલો તે જોઈએ ધારો કે આ ચાર્જ સ્થિર છે આ વિદ્યુતક્ષેત્ર ધરાવે છે હું આ રીતે ત્રણ કે ચાર લાઈન બનાવીશ અને આ E ક્ષેત્ર q40r2 છે જ્યાં r એ અંતર છે અને આ ક્ષેત્ર રેડિઅલી બહારની તરફ છે હવે માની લો કે આ પહેલું સ્ટેપ છે બીજું સ્ટેપ આ ચાર્જને ખૂબ ટૂંકા ગાળાનું ઈમ્પલ્સ આપો જેથી તે વેગ v મેળવે અને ફરીથી આપણે એવા કેસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જ્યાં પ્રકાશની ગતિ વેગની ગતિ કરતા ઘણી ઓછી છે તેથી હવે આ ચાર્જ વેગ v સાથે આગળ વધી રહ્યો છે અહીં ખૂબ જ સમયગાળા માટે આ ઈમ્પલ્સ આપવામાં આવ્યું છે ચાલો જોઈએ હવે શું થાય છે અહીં શરૂઆતમાં આ ચાર્જ સ્થિર હતો અને આ ક્ષેત્રની આ રીતે બહાર જઈ રહ્યું છે હું તેને રેડિયલી બહારની તરફ લાવી રહ્યો છું અને આ તેને થોડું ધકેલવામાં આવે છે તેથી સમય જતાં તે અહીં સુધી પહોંચે છે તે આ અંતર v t સુધી પહોંચે છે હવે આ t સમયમાં કારણકે ચાર્જે સ્થિતિ બદલી છે ક્ષેત્ર પણ બદલાઈ જાય છે અને v ખૂબ જ નાનું છે અને ક્ષેત્ર ચાર્જની આ સ્થિતિ મુજબ રેડિયલ બનશે હું ફરીથી તે જ લાઇન બનાવું છું જે મેં ચાર્જ સ્થિર હતો તે માટે કરી હતી જો કે આ બધી જગ્યા પર રેડિયલ હોઈ શકતું નથી અથવા તે આખી જગ્યામાં લાલ ક્ષેત્ર હોઈ શકતું નથી કારણકે આ પ્રસાર એ પ્રકાશની મર્યાદિત ગતિનું છે તેથી આ રેડિયલ થઈ જશે લાલ ક્ષેત્ર ફક્ત અંતર c t સુધી લંબાય છે તેથી આ અંતર c t છે હવે આના પછી કેટલાક સમયગાળા માટે મને ખબર નથી કે આ ક્ષેત્ર શું છે પરંતુ ચોક્કસપણે તે રેડિયલ નથી કારણ ખૂબ જ સરળ છે સમયગાળા દરમિયાન ચાર્જ ખૂબ ગતિશીલ હતો અને તેથી હું તેમાં કોઈ ઇનર્શિયલ ફ્રેમ જોડી શકતો નથી જો હું તેની સાથે ઇનર્શિયલ ફ્રેમ જોડી શકું તો હું તેમાં ક્ષેત્રને જોઈ શકું કે ક્ષેત્ર ગ્રાઉન્ડ ફ્રેમ માં છે પરંતુ તે મને ખબર નથી હું ચોક્કસપણે જાણું છું કે જયારે તે વેગ v થી આગળ વધતું હોય ત્યારે હું ફ્રેમને ચાર્જ સાથે જોડી શકું જયાં ક્ષેત્ર રેડિયલ હોય અને વેગ ઓછો હોવાને કારણે તે ગ્રાઉન્ડ ફ્રેમમાં પણ રેડિયલ રહે છે હું ચોક્કસપણે જાણું છું કે c ની બહાર પણ ક્ષેત્ર ફરીથી રેડિયલ રહે છે ફક્ત આ બે પ્રદેશોની વચ્ચે જે હું લીલા રંગ દ્વારા બતાવી રહ્યો છું ત્યાં મને ક્ષેત્રની પ્રકૃતિ ખબર નથી તો ચાલો હવે આ ચિત્ર ફરીથી બનાવીએ તો અહીં આ કાળું સ્થિર ચાર્જ પર છે અને અંતર c t સુધી અને તેનાથી આગળ આ ક્ષેત્ર બધે રેડિયલ છે ચાલો આપણે આ બાજુ પણ કરીએ તેથી અહીં એક આ વર્તુળ બનાવીશ તેની આજુબાજુ એક બીજું વર્તુળ છે વર્તુળની બહાર ક્ષેત્ર રેડિયલ છે અને આ બાજુ પણ બંને વર્તુળો વચ્ચેનું અંતર c છે આ એ ખૂબ સમયગાળો છે જે દરમિયાન હું ઈમ્પલ્સ આપું છું આ અંતર v t હોવાના કારણે સમય t પછી ચાર્જ પાર્ટિકલ અહીં આવી ગયું છે અને હવે ક્ષેત્ર અહીંથી રેડિયલી બહાર આવશે પરંતુ ફક્ત આ આંતરિક વર્તુળ સુધી જ કારણકે જે ઇન્ફોર્મેશન ખસેડાઇ છે તે ફક્ત આ ભાગ સુધી જ પહોંચે છે વચ્ચે કંઈક બીજું થાય છે હવે મેક્સવેલના સમીકરણ Maxwell's equation માં આપણે એમ માની લઈએ છે કે E q0 છે જે ગોસનો નિયમ Gausss law છે જે કોઈ પણ ફ્રેમ માટે સાચું છે તો ચાર્જને રિપ્રેઝેન્ટ કરતી રેખાઓની સંખ્યા બહારની અને અંદરની તરફ સમાન રહે છે તેઓ ત્યાં હોઈ શકે તેનો એક માત્ર રસ્તો છે કે હું આને લીલા ક્ષેત્ર દ્વારા અહીં જોડું અહીં આ લીલું ક્ષેત્ર અહીં બાજુમાં લીલું ક્ષેત્ર તો ફિલ્ડ લાઇન્સ આના જેવી દેખાઈ રહી છે હું તેમને અહીં આ રીતે સ્પષ્ટ રીતે એક રંગમાં બનાવું આ અહીં બહાર આવે છે એ જ રીતે અહીં તે ઉપર જાય છે આ આની જેમ બહાર જાય છે અને આ બહાર જાય છે અને તમે જોઈ શકો છો કે આ ફિલ્ડ લાઇન સ્ટ્રક્ચર છે બાજુ પરનું વ્હીલ આના જેવું છે જ્યારે હું અંદરનું ક્ષેત્ર જોઉં તો તે રેડિયલ છે બહાર અચળ વેગ સાથે જતા ચાર્જનું ક્ષેત્ર જે કંઈ પણ મેં તે ફ્રેમમાં જોયું તે ઓછા વેગ માટે હું કહી શકું છું કે ગ્રાઉન્ડ ફ્રેમ માં પણ ક્ષેત્ર સમાન હોય છે વચ્ચે હું જાણતો નથી એકમાત્ર વસ્તુ હું જાણું છું કે બહારની અથવા અંદરની રેખાઓની સંખ્યા સમાન હોવી જોઈએ અને તેથી આ વાદળી રેખા જે રસ્તો બતાવે છે હું તેમને ફક્ત તે જ રીતે કનેક્ટ કરી શકું છું તેમને કનેક્ટ કરવા માટે ફક્ત આ જ સરળ રસ્તો છે પરંતુ જો હું તેમને આ રીતે કનેક્ટ કરું તો કંઈક રસપ્રદ થાય છે અહીંના બે વર્તુળો વચ્ચેના આ ભાગમાં તમે જુઓ છો કે વાદળી રેખામાં એક ઘટક છે જે રેડિયલ દિશાને લંબ છે તો શું થઈ રહ્યું છે ઈમ્પલ્સ આપવાની સાથે આ નાના ક્ષેત્રની પહોળાઈ જે c છે તે c જેટલા વેગ સાથે પ્રસારીત થવાનું શરૂ કરે છે તેથી અહીં એક એવુ ક્ષેત્ર છે ખાસ કરીને એવા સમય માટે કે જયાં ચાર્જ ગતિશીલ થાય છે જયાં ક્ષેત્ર રેડિયલ દિશાને લંબરૂપ છે અથવા પ્રસરણની દિશાને લંબરૂપ છે તો આપણે સ્થાપિત કર્યું છે કે જયારે ચાર્જ ગતિશીલ થાય તે સમયે એક એવું ક્ષેત્ર અસ્તિત્વમાં છે જે પ્રસરણની દિશાને લંબરૂપ છે આગળ આપણે તે બતાવવા માગીએ છીએ કે તે 1r છે અને તેથી આપણે રેડિયેટેડ પાવર ની ગણતરી કરીશું